તો મિત્રો આ સત્રમાં આપણે 2 વિષયો પર ચર્ચા કરીશું એક તો તમે ભાવનાત્મક રીતે કેટલા પરિપક્વ છો અને બીજું તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તામાં વધારો કે સુધારો કરી રહ્યાં છે અને ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ કઈ રીતે ઈમોશનલ મેચ્યોરિટી છે તે તમે આના પરથી સમજી શકો છો અને તેની 2 બાજુઓ છે એકને વ્યક્તિગત યોગ્યતા કહેવામાં આવે છે બીજી ભાવનાત્મક બુદ્ધિમાં સામાજિક સક્ષમતા કહેવાય છે હું શું જોઉં છું અને શું કરું છું વ્યક્તિગત યોગ્યતામાં તે સ્વ જાગૃતિ અને સ્વ વ્યવસ્થાપન સાથે વ્યવહાર કરે છે સામાજિક યોગ્યતામાં તે સામાજિક જાગૃતિ અને સંબંધ વ્યવસ્થાપન સાથે કામ કરે છે અને આને વિવિધ શબ્દોમાં ભાવનાત્મક બુદ્ધિ કહેવામાં આવે છે હવે વિગતો પર જવા માટે તમે આ ચિત્ર જુઓ તમે તેને જુઓ આ એક ખરાબ બાજુ છેજે 2006 ના વર્લ્ડ કપ ફાઇનલમાં બની હતી ફ્રાન્સના ખેલાડીએ ઈટાલીના ખેલાડીને ટક્કર મારી હતી અને તમે જુઓ છો શું તમે નિષ્કર્ષ પર આવી શકો છો કે જે વ્યક્તિ તેના માથા વડે અન્ય વ્યક્તિને ફટકારે છે શું તે વ્યક્તિ ભાવનાત્મક રીતે પરિપક્વ છે ચોક્કસ તમારો જવાબ ના જ હશે અને તેથી અમે કહીએ છીએ કે વ્યક્તિમાં ભાવનાત્મક પરિપક્વતા અથવા ભાવનાત્મક બુદ્ધિનો અભાવ છે અને અહીં હું તમને કંઈક પૂછવા માગું છું જ્યારે તમને કોઈ માન આપે છે તમારી ભૂલ વિશે અન્ય ની સામે તમને કોઈ અપમાનિત કરે છે ત્યાર પછી તમે ઘરે જાવ છો અને કહો જો કે તમે તમારી જાતને આ પરિસ્થિતિમાં મૂકો છો અને કહો છો કે હું તે વ્યક્તિને મળ્યો નથી તે પરિસ્થિતિ વિશે હેંગ ઓવર મેળવો છો તમે તેમને પુનરાગમન કરો તમે ઘરે જાવ અને તમારી સ્થિતિ નો બચાવ કરવા માટે એક પત્ર લખો પછી ધીમે ધીમે તમે તેને સરળ લેશો તમને કેવું લાગ્યું તે વ્યક્તિ સાથે વાત કરો અને તમારી જાત સાથે પણ વાતચીત કરો તમારા મિત્રોને પણ આ ઘટના વિશે વાત કરો તેથી અહીં તમે જોશો કે જો વ્યક્તિ આ પગલાં ભરે છે જેમ કે ઘરે જાય છે અને તેમની જાતને ક્યારેય આવી પરિસ્થિતિ માં ન મુકવાની પ્રતિજ્ઞા લે અને તમને ઘટના વિશે હેંગ ઓવર મળેતો તે કિસ્સામાં તમે ભાવનાત્મક પરિપક્વતા બતાવો છો અને જો તમે ઝડપથી પાછા આવો તો ઘરે જાવ અને તમારી સ્થિતિ નો બચાવ કરતો પત્ર લખો અને મિત્રો સાથે વાતચીત કરો અને તમે પરિસ્થિતિ વિશે વધુ પરેશાન નથી તે બતાવે છે કે તમે ભાવનાત્મક પરિપક્વતા ભાવનાત્મક બુદ્ધિ ધરાવો છો તો શુ ભાવનાત્મક પરિપક્વતા એ ભાવનાત્મક બુદ્ધિ છે હા એવું છે પરંતુ આપણે ભાવનાત્મક બુદ્ધિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ભાવનાત્મક પરિપક્વતા શબ્દનો નહીં તેનો અર્થ એ છે કે તેની પાસે પોતાની જાત ને સમજવા તેમજ અન્યને અને ચોક્કસ પરિસ્થિતિમાં તે મુજબ પ્રતિભાવ દર્શાવવા માટે જરૂરી લાગણી છે અને ભાવનાત્મક બુદ્ધિનો વિકાસ સાલોવે અને મેયર દ્વારા કરવામાં આવ્યો હતો અને ગોલેમેન દ્વારા સક્ષમતા ના નમૂના તરીકે લોકપ્રિય થયો હતો અને તે વ્યક્તિની પોતાની અંદરની લાગણીઓનું જ્ઞાનાત્મક મૂલ્યાંકન કરવાની અને તેને અન્ય લોકો માં ઓળખવાની અને વર્તનમાં ફેરફાર કરવાની ક્ષમતા વિશે શું બોલે છે તેનો અર્થ એ છે કે હું મારી જાતને મારી લાગણીઓને તેમજ અન્ય વ્યક્તિઓ જેમની સાથે હું વાત કરું છું તે સમજીશ અને પછી અને સમજી ને હું મારી લાગણીઓ મોડ્યુલેટ કરીશ જેથી સંદર્ભ સાથે જ બંધ બેસી શકે તેથી તે મૂળભૂત રીતે એક પ્રક્રિયા છે જ્યાં તમે તમારા અને અન્ય લોકો વિશે અને સંદર્ભ વિશે જાગૃત છો અને તે મુજબ તમે તમારા પ્રતિભાવ પ્રદર્શિત કરી રહ્યા છો અને સરળ રીતે લાગણીનો બુદ્ધિપૂર્વક ઉપયોગે ભાવનાત્મક બુદ્ધિ છે તે બુદ્ધિપૂર્વક લાગણી નો ઉપયોગ છે તે એ છે તમે તમારા વિશે સમજો છો તમે જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છો કે અન્ય લોકો વિશે અને પછી તે મુજબ તમે સંદર્ભે ને અનુરૂપ પ્રતિભાવ દર્શાવો છો અને જ્યારે આપણે બોલીએ છીએ EIC અથવા ભાવનાત્મક બુદ્ધિ સ્પર્ધાત્મકતા ના વિવિધ ઘટકો હોય છે પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે ભલે તે પ્રેરણા હોય કે લાગણીઓ અથવા તે કોઈને પ્રેરણા આપતી હોય અથવા તે નેતૃત્વ હોય તે કોઈક સંદર્ભમાં મૌખિક અને બિનમૌખિક સંચાર અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે છે તે કોઈ ચોક્કસ સંદર્ભમાં અન્ય વ્યક્તિને પસાર કરે છે પછી ભલે તે પ્રેરણા હોય ભલે તે નેતૃત્વ હોય અથવા તે ભાવનાત્મક બુદ્ધિ હોય તે મૌખિક અને બિન મૌખિક સંચાર દ્વારા ચોક્કસ સંદર્ભમાં અન્ય વ્યક્તિને પસાર કરે છે અને મેં ઉલ્લેખ કર્યું છે તેમ આ ભાવનાત્મક બુદ્ધિ માં વિવિધ ઘટકો છે તે સ્વ જાગૃતિ સ્વ વ્યવસ્થાપન સામે જાગૃતિ અને સબંધ વ્યવસ્થાપન છે અને આ એચઆરબી ના સર્વોત્તમ લેખોમાં નો એક છે જ્યાં ગોલમેને ભાવનાત્મક બુદ્ધિ ના લક્ષણો વિશે ઉલ્લેખ કર્યો છે જો તમે સ્વ જાગૃતિ અને સ્વ વ્યવસ્થાપન પર નજર નાખો તો મૂળભૂત રીતે તે વ્યક્તિગત ક્ષમતાઓ છે જો તમે સામાજિક જાગૃતિ અને સબંધ વ્યવસ્થાપન પર નજર નાખો તો આ મૂળભૂત રીતે સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્યો માં રૂપાંતર થાય છે આ મૂળભૂત રીતે વ્યક્તિગત અને સામાજિક ક્ષમતાઓ છે અને ત્યારે આપણા મનમાં પ્રશ્ન આવે છે કે બુદ્ધિ અને લાગણીઓ વચ્ચે શું સંબંધ છે જે તમે જાણો છો અને મેં અગાઉ ચર્ચા કરી હતી તે પ્રમાણે તમામ બુદ્ધિ પરીક્ષણો નો અર્થ એ છે કે તેઓ તમારી વિશ્લેષણાત્મક કુશળતા તાર્કિક સમતા અને સર્જનાત્મકતાને માપે છે તેઓ તમારી અલગ વિચારસરણીને પણ માપે છે અને જો એનું વલણ એ છે કે બુદ્ધિ 17 અથવા 18 વર્ષ અથવા 20 વર્ષ સુધી વધે છે તો તે સમાંતર અને ચોક્કસ સ્તર જાળવી રાખે છે અને 60 વર્ષ પછી તે ધીમે ધીમે ઘટે છે અને તે સમગ્ર જીવન દરમિયાન સતત રહે છે પરંતુ મગજના કોષોની નમ્રતાને કારણે 20 વર્ષ સુધી વધે છે અને તમારા અનુભવ સાથે ભાવનાત્મક બુદ્ધિ તમારા બદલાતા પરિપ્રેક્ષ્ય સાથેમેળવવાની તમારી પરિપક્વતા જીવનમાં તમારા વિકાસ તમારી ભાવનાત્મક બુદ્ધિ અને તમારી ઉંમર સાથે સીધો વલણ ધરાવે છે જે આઈક્યુ અને ઈન્ટેલિજન્સ કોશેન્ટ માં ધરાવતું નથી કારણકે કોષની સુશીલ સાથે 17 વર્ષ અથવા 20 વર્ષ ની ઉંમર સુધી બુદ્ધિ વધે છે પછી તે સ્થિરતા બનાવે છે અને 60 વર્ષ ની ઉંમર સુધી વધુ કે ઓછી થતી રહે છે અને 60 વર્ષ પછી મગજના અમુક પ્રવાહના કારણે તે બધાની શુષ્કતા હોય છે તે ધીમે ધીમે ઓછી થતી નથી પરંતુ ભાવનાત્મક બુદ્ધિ તમારા જીવનભર વધે છે એક તાર્કિક વિચાર સાથે સંબંધિત છે અને અન્ય આંતર વ્યક્તિત્વ કૌશલ્ય અને સામાજિક કુશળતા સાથે સંબંધિત છે અને આ બંને વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે આ બંને ને અલગ પાડવું મુશ્કેલ છે કારણકે તાજેતરના સાહિત્યમાં પુષ્કળ સાહિત્ય છે જે લાગણી અને સમાજ શક્તિ સાથે સંબંધિત છે સમાજ શક્તિ ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરે છે જેમ કે વિચાર નિર્ણય ધારણા વગેરે અને લાગણી અન શક્તિ જરૂરી છે તેઓ અલગ નથી પણ એક વ્યાપક પુરાવા છે હવે ધારો કે હું કોઈ વ્યક્તિને નાપસંદ કરું છું મારી પસંદ અને નાપસંદ એ મારો ભાવનાત્મક ભાગ છે અને જો મને વ્યક્તિના પસંદ હોય તો તે નકારાત્મક લાગણી છે અને જો મને વ્યક્તિ પસંદ છે તો તે હકારાત્મક લાગણી છે અને તે કિસ્સામાં શું થશે ધારો કે મને તે વ્યક્તિ ગમે છે હું સમજી શકે તે વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે અને તે ખૂબ જ મિલનસાર છે અને તેની વિચારવાની શક્તિ માં સુધારો થયો છે અને તેણે તેની વિચારવાની શક્તિ માં સુધારો કર્યો છે અને તે જ સમયે તે એક સારો નિર્ણય લેનાર પણ છે અને જો હું કોઈ વ્યક્તિને ના પસંદ કરું છું તો એ વિપરિત ખ્યાલ આવશે કે તે નબડી વિચારસરણી ધરાવે છે અને તેની નિર્ણય લેવાની ક્ષમતા નબળી છે વગેરે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે લાગણીની સમાજ શક્તિને લાગણી સાથે સંબંધ છે તે ખૂબ જ મુશ્કેલ છે અને તે હજી નિશ્ચિત નથી પરંતુ એક મુદ્દો ચોક્કસ છે કે લાગણી અને સમજ શક્તિ એ બંને સંબંધિત છે અને એ બંને જરૂરી છે તેઓ અલગ નથી અને જ્યારે ગોલેમેન 1998 માં એચબીઆર નો એક લેખ પ્રકાશિત કર્યો ત્યારે તેમણે લાગણીઓના વિવિધ પરિમાણોને ઓળખ્યા અને આ છે જે તે યોગ્યતા ના મોડેલો માનતો હતો અને આ તે વિવિધ પરિમાણો છે જેનો આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે અને જ્યારે આપણે અન્ય વ્યક્તિઓની લાગણીઓને સમજીએ છીએ અને ઓળખીએ છીએ ત્યારે આપણે ચહેરો જોઈને આંખના સંપર્કનું અવલોકન કરીને તેનો અવાજ સાંભળીને અને અન્ય શારીરિક ભાષાઓ દ્વારા પણ વ્યક્તિનો આપણે ઓળખીએ છીએ અને પછી એક વાર આપણે સમજીએ કે આ વ્યક્તિ આ પ્રકારની લાગણીઓ ધરાવે છે તે પછી સમજવું કે મારે મારી પોતાની લાગણીઓ વિશે જાણવું જોઈએ અને તે પછી હું મારી લાગણીને તે મુજબ મોડ્યુલેટ કરીશ જેથી તે યોગ્ય સંદર્ભમાં બંધ બેસે અને જે ભાવનાત્મક બુદ્ધિ છે તેમાં સ્વ જાગૃતિ તમારા મનના ભાવ લાગણીઓ ને ઓળખવાની અને સમજવાની ક્ષમતા તેમજ અન્ય લોકો પર તેની અસરો જેવા વિવિધ પરિમાણો છે અને આની વિશેષતા એ છે કે તેઓ સ્વયં જાગૃત છે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમની પાસે રમૂજની ભાવના છે અને તેઓ વાસ્તવિક સ્વમૂલ્યાંકન પણ ધરાવે છે અને જો મિટિંગમાં તમે તેમની નબળાઈ અને શક્તિનો ઉલ્લેખ કરો છો તો પણ તેઓ વધુ દુઃખ અનુભવતા નથી કારણ કે તેઓ પોતાના થી પરિચિત છે અને તે જ સમયે તેઓને પૂર્વ ભાસ ની ભાવના થાય છે ધારો કે એક મેનેજર પાસે સમય મર્યાદા છે તેથી તે અગાઉથી એક યોજના બનાવશે જેથી તે કામ સમયસર પૂર્ણ કરે અને જો કામ મોટું હશે તો સમય પણ વધુ લાગશે જો નોકરી મોટી હોય તો પણ તમે કામ વિશે અગાઉથી પ્લાનિંગ કરશો જેથી તે કામ સમયસર પૂરું કરી શકો અને કામની સોંપણી પણ સમયસર કરી શકો અને આ જ રીતે સ્વ નિયમન એ વિક્ષેપ કારક આવક અને મનના ભાવ ને નિયંત્રિત અને રિડાયરેક્ટ કરવાની ક્ષમતા છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે તેના આવે અને મનના ભાવનાને નિયંત્રિત કરવાની ક્ષમતા છે તેને સ્વ નિયમન કહે છે અને તે વ્યક્તિની વિશ્વાસ પાત્રતા વ્યક્તિની પ્રમાણિકતા તે શુ કરે છે તેમાં વધારો કરે છે અને આ વ્યક્તિ સ્વ નિયમન ધરાવે છે તેઓને અસ્પષ્ટતા સાથે દિલાસો મળે છે જો અસ્પષ્ટતા ની પરિસ્થિતિ હોય તો પણ તેઓ અસ્પષ્ટતા ને ખુલ્લા મનથી બદલાવ માટે સહન કરી શકશે જ્યારે ટીમ પ્રેઝન્ટેશનમાં નિષ્ફળ જાય છે ત્યારે અધિનાયક ને ડર લાગે છે અને નિષ્ફળતાના સંભવિત કારણોને ધ્યાનમાં લે છે પછી ટીમ સાથે ના પરીણામો સમજાવે છે અને તેમની સાથે ઉકેલ ની શોધ કરે છે કારણ અધિનાયક એ સ્વ નિયમનની ભાવના ધરાવે છે બીજું છે પ્રેરણાપ્રેરણા જેમ તમે જાણો છો કે કામ કરવાનો જુસ્સો છે એ પ્રેરણા છે જે પૈસા અને સ્થિતિથી આગળ વધે છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણેજો તમે મધર ટેરેસા અને ગાંધીજી અથવા વિશ્વની કેટલીક મહાન હસ્તીઓના નામ જીવનની રેખાચિત્રો જુઓ તો તેઓ કોઈ વિચારધારાથી પ્રેરિત છે પૈસાના કારણે નહીં અને તે જુસ્સા અને દ્રઢતા સાથે ધ્યેયને અનુસરવાની વૃત્તિ છે અને એની પાસે હાંસલ કરવા માટે ઇચ્છા છે અને તેઓ આશાવાદી છે અને તેઓ નિષ્ફળતાના તબક્કા માંથી પણ સરળતાથી પાછા આવી શકે છે અને તેઓ સંસ્થા પ્રત્યે પ્રતિબદ્ધતા ધરાવે છે એક ઉદાહરણ તરીકે મે કિનબ્રિગ્સ નામની વ્યક્તિનો કેસ શેર કર્યો છે જે સેલ્સ પર્સન હતા અને તેને એરીયા સેલ્સ મેનેજર ના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી કારણ કે સેલ્સ પર્સન તરીકેની સ્થિતિમાં તેણે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને તે કંપનીના શેરો વેચતો હતો અને તે વારંવાર ટાર્ગેટ વટાવી ક્યાં હતા અને તે તેને ઇન્ડિયા સેલ્સ મેનેજર ના પદ પર લઈ ગયા જ્યારે તે સેલ્સ પર્સન હતાત્યારે તે બધું કામ જાતે કરવાનો પ્રયાસ કરતા હતાતે ક્યારેય બીજા કોઈ અધિકારીઓને જવાબદારી સોંપતોન હતા અને તે બધું જ જાતે કરવા નો પ્રયાસ કરી રહ્યો હતો જે અશક્ય છે અને ઓફિસ અસ્તવ્યસ્ત દેખાતી હતી અને તે તેની સાથે કામ કરતા લોકોની ચિંતા ન કરતા અને આ પરિણામે બીજા અધિકારીઓ હતાશા અનુભવે છે અને એ આ કાર્ય કરી શક્યો નહીં કારણકે એરીયા સેલ્સમેન એ સેલ્સ મેનેજર ની સ્થિતિમાંએક એક સેલ્સ વ્યક્તિઓની પ્રવૃત્તિનું સંકલન કરવાનું છેતે વાતચીતમાં સારો નહોતો તે સંકલન કરવામાં સક્ષમ ન હતો તે પોતે જ બધું કરવાનો પ્રયાસ કરતો હતો તે સેલ્સ પર્સન તરીકે પોતે શું કરી રહ્યો હતો અને તે જ સમયે તે બીજા લોકોની ચિંતા કરતો ન હતો તેની પાસે સત્તા છે પરંતુ તેની પાસે સત્તા નો વ્યક્તિગત તબક્કો છે સત્તાના સામાજિક કરણના તબક્કામાં નહીં કે જેને તે હેરાન કરી રહ્યો હતોઅન્યને પ્રતિભાવ સોંપી રહ્યો હતો અને પ્રવૃત્તિઓનું સંકલન કરી રહ્યો હતો અને તેમના દ્વારા કામ કરાવતો હતો પરિણામે થોડા સમય પછી તે પોતાનું કામ પૂર્ણ કરી શક્યો નહીં અને તેણે મેનેજમેન્ટને સમજાવ્યું અને ફરીથી મેનેજમેન્ટની મંજૂરીથી તે તેના પ્રથમ કામ કે જે સેલ્સનું છે તેના પર પાછો ફર્યો અને તેણે ફરીથી કંપની નો જૂનો સ્ટોક વેચ્યો આ ઘટના શું કહેવા માંગે છે કે જો વ્યક્તિ પાસે પ્રેરણા હોય તો તે કરી શકે છે પરંતુ તે જ સમયે જ્યારે તમે કોઈ સંસ્થામાં કામ કરી રહ્યા હોવ જો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવે અથવા તમે પ્રેરિત હોવ તો તમારે અન્ય લોકોને તેમની સાથે જવા માટે પ્રેરિત કરવા પડશે જો તમે એ ધ્યેય પૂરો ન કરો તો તમે બીજાને પ્રોત્સાહિત કરી શકતા નથી તો એવા સંજોગોમાં ધ્યેય સિદ્ધ થઈ શકતું નથી તેથી જ્યારે કોઈ કંપની પગારવધારો લાગુ કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે એચઆર મેનેજર તેના અનુભવના આધારે એક નવી ફોર્મ્યુલા ઘડી અને કંપનીને અંદાજ આપ્યો કે પગાર વધારો કેવી રીતે થઈ શકે અને તે નાણાકીય મજબૂતાઈને ટકાવી શકે છે અને તે કંપની માટે ફાયદાકારક રહેશે કારણ કે તેની પાસે તે કરવાની પ્રેરણા છે અને તે જ સમયે તે વ્યવસાયના વિવિધ પાસાઓને સમજે છે અને તે વિવિધ પક્ષો અને ડેટા સાથે સંકલન કરે છે પછી તેણે એક ફોર્મ્યુલા ઘડી કાઢી જેના આધારે પગાર વધારો થઈ શકે છે હવે આપણે જોઈએ કે કર્મચારીઓની માંગ શું છે સહાનુભૂતિ એ બીજાને સમજવાની ક્ષમતા છે અને લોકોની ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અનુસાર સારવાર કરવી એ એક આવડત છે અને સહાનુભૂતિ એ પ્રતિભા ના નિર્માણ અને જાળવણી માની એક કુશળતા છે સહાનુભૂતિ ધરાવતા લોકો સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ હોય છે અને તેઓ ગ્રાહકોને વધુ સારી સેવા આપે છે અને સહાનુભૂતિ ધરાવતા લોકો તેઓ હંમેશા અન્ય લોકો માટે ચિંતા દર્શાવે છે જેના પરિણામે જ્યારે તેઓ અન્ય વ્યક્તિને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે સહાનુભૂતિશીલ વ્યક્તિ પોતાની જાતને અન્ય વ્યક્તિના પરિસ્થિતિમાં મૂકે છે પછી માત્ર તે અથવા તેણી અન્ય વ્યક્તિઓના સંદર્ભ અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અન્ય વ્યક્તિઓને સમજવાનો પ્રયાસ કરે છે તેથી ઉચ્ચ સહાનુભૂતિ હોવાનો અર્થ એ છે કે તમારી પાસે ઉચ્ચ આંતરવ્યક્તિત્વ સંવેદનશીલતા છે અને આ એક સંકેત છે કે તમે હોડીને સફર કરી શકો છો અને તમને સહાનુભૂતિપૂર્ણ ચિંતા પણ થઈ શકે છે તમે અન્ય કર્મચારીઓને પણ બસમાં લઈ શકો છો અને તેઓ તમારી સાથે ગંતવ્ય સ્થાન તરફ મુસાફરી કરી શકે છે અને છેલ્લું એક સામાજિક કૌશલ્ય છે અને સામાજિક કૌશલ્યો તે સંબંધોનું સંચાલન કરવામાં અને નેટવર્ક બનાવવાની પ્રાવીણ્ય છે તે સામાન્ય જમીન શોધવાની અને સંબંધ બાંધવાની ક્ષમતા છે અગ્રણી પરિવર્તનમાં અસરકારકતા તે સમજાવટ સાથે સંકળાયેલી છે ટીમો બનાવવા અને અગ્રણી બનાવવાની આ વિશેષતા અને કુશળતા છે સામાજિક કૌશલ્ય એ ફક્ત અન્ય લોકો સાથે બંધન છે આનો અર્થ એ નથી કે સંસ્થામાં એક્ઝિક્યુટિવ અને મેનેજરો અને કર્મચારીઓ અન્ય લોકો સાથે બોન્ડ સ્થાપિત કરશે અથવા અન્ય લોકો સાથે નેટવર્ક કરશે કારણ કે કોઈની પાસે સમયની તે વૈભવતા નથી તેઓ અન્ય લોકો સાથે બંધન સ્થાપિત કરે છે જેમને તેઓ તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે તેઓ અન્ય લોકો સાથે બોન્ડ સ્થાપિત કરે છે સમજે છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હશે અથવા સંસ્થા મુશ્કેલીમાં આવશે ત્યારે તેઓ એવા વ્યક્તિઓ હશે જેઓ તેમના બચાવમાં આવશે તેથી તેઓ એક હેતુને ધ્યાનમાં રાખીને અન્ય લોકો સાથે બંધન સ્થાપિત કરે છે હેતુ કે કોઈપણ ઉદ્દેશ્ય વિના તેનો અર્થ એ નથી કે તેઓ અન્ય લોકો સાથે બંધન સ્થાપિત કરી રહ્યાં છે કંપનીમાં ઘણી બધી ફરિયાદો છે અને ફરિયાદોનો સમયસર નિકાલ થતો નથી તેથી કંપનીના મુખ્ય કર્મચારી અધિકારીએ નક્કી કર્યું કે તે આંતરવ્યક્તિત્વ કુશળતામાં સારા છે તેથી તેણે નક્કી કર્યું કે દક્ષિણપૂર્વીય રેલ્વે વર્કશોપમાં અમે દરબાર રાખી શકીએ ચોક્કસ દિવસે કર્મચારી આવશે વ્યક્તિગત મેનેજર અથવા એક્ઝિક્યુટિવ બેસશે અને તે જ સમયે કર્મચારી અને કર્મચારી પ્રતિનિધિ ત્યાં હશે વધુ કે ઓછા અંશે અલગ અલગ સેગમેન્ટના લોકો હાજર હોય છે અને પછી સંવાદ ચાલુ રહે છે અને પ્રક્રિયામાં તેણે ફરિયાદ નિકાલની પ્રક્રિયાને ઝડપી અથવા ઝડપી બનાવી કારણ કે વ્યક્તિ પાસે સામાજિક કૌશલ્ય છે વ્યક્તિગત મેનેજર અને એક્ઝિક્યુટિવ પાસે સામાજિક કૌશલ્ય છે તે અન્ય પક્ષકારોને ખૂબ જ જલદી સંતુષ્ટ કરીને ફરિયાદોનું સમાધાન કરવામાં સક્ષમ હતો કારણ કે વ્યવસાયમાં સફળ થવા માટે વ્યક્તિએ વ્યવસાયના તફાવત વિવિધ પાસાઓને જાણવું પડશે કોઈએ માર્કેટિંગ જાણવું જોઈએ કોઈએ ફાઈનાન્સ આઈટી એચઆર બધું જ આંગળીના ટેરવે હોવું જોઈએ જેથી તમે કોઈ ચોક્કસ ફરિયાદને કોઈ ચોક્કસ સંદર્ભ સાથે જોડી શકો અને તમે વધુ સારો ઉકેલ શોધી શકો જો તમે માનવ સંબંધોમાં સારા છો તો જો તમે સ્વજાગૃતિ સ્વનીયમન અને પ્રેરણા ઉપર ધ્યાન આપો તો આ તે વ્યક્તિની કેટલીક વ્યક્તિગત ક્ષમતાઓ છે જો તમે સહાનુભૂતિ અને સામાજિક કૌશલ્યો વિશે વિચારો છો તો આ મૂળભૂત રીતે આંતરવ્યક્તિત્વ યોગ્યતા અથવા સામાજિક યોગ્યતા છે જે તે ભાવનાત્મક બુદ્ધિ બનાવે છે અને છેલ્લે તમે સમજી શકો છો કે તમારી ભાવનાત્મક બુદ્ધિ શું છે અને અમે પાંચ વિધાન તૈયાર કર્યા છે અને તેનો પ્રતિભાવ આપવામાં આવ્યો છે અને તે મજબૂત રીતે અસંમત થવા માટે સખત સંમત છે અને જમણી બાજુ છે ત્યાં એક બાર છે જ્યાં તમે તમારા જવાબો લખી શકો છો અને તે અમારા તાજેતરના પ્રકાશનમાંથી એક છે ગોલેમેન દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ ભાવનાત્મક બુદ્ધિના સમાન પાંચ પરિમાણો પર આધારિત નિવેદનો ખૂબ જ સરળ છે પ્રથમ ઘટક એ છે કેહું હંમેશા તેની અથવા તેણીની લાગણીઓને ઓળખી શકું છું હું અન્ય લોકોની લાગણીઓ અને સ્વ નિયમનને ખૂબ સારી રીતે સમજી શકું છું હું મારી લાગણીઓને કાબૂમાં રાખી શકું છું અને તેમને ફળદાયી રીતે વહન કરી શકું છું હું હંમેશા મારી જાતને અને બીજાઓને વધુ સુધારવા માટે પ્રોત્સાહિત કરતો રહું છું હું મારી જાતને તેમની સ્થિતિ સહાનુભૂતિમાં સમજવાનો પ્રયાસ કરું છું તેથી જો તમે આનું વિવેચનાત્મક રીતે વિશ્લેષણ કરો છો તો આ પાંચ વિધાનો ગોલમેને ઉલ્લેખિત ભાવનાત્મક બુદ્ધિના પાંચ પરિમાણોને રજૂ કરે છે અને અહીં તમે બધી વસ્તુઓ જોઈ શકો છો જો તમારો સ્કોર 20 અથવા 80 ટકા કરતાં વધારે અથવા બરાબર છે તો તમારો મહત્તમ સ્કોર 25 હશે તો તમારો EI વ્યાજબી રીતે સ્વીકાર્ય અને સારો છે નહિતર તમે તમારી ભાવનાત્મક બુદ્ધિ ને સુધારવાનો પ્રયાસ કરો છો જે હવે પછી ના ભાગમાં કરીશું